આ વર્ગમાં આપણે પ્લાસ્ટિક ઝોન ના અંદાજિત આકારને જોવાનો પ્રયાસ કરીશું ત્યારબાદ પ્લાસ્ટીસીટી ના દૃષ્ટિકોણથી તિરાડની લંબાઈના વિસ્તરણને શોધવામાં ઇરવિન્સના મોડલ Irwin's model દ્વારા અનુસરવામાં આવશે તે રીડિસ્ટ્રિબ્યુશન ની ગણતરી કરવાનો પ્રયત્ન કરશે આપણે તે વિગતવાર જોઈશું પરંતુ પ્લાસ્ટિક ઝોન ના આકારના હેતુ માટે આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે એ છે કે આપણે એક ખૂબ જ સરળ મોડલ નો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ અને આપણે સૌપ્રથમ એ તરફ ધ્યાન આપીશું કે તિરાડ અક્ષ સાથે પ્લાસ્ટિક ઝોન ની લંબાઈ કેવી રીતે મેળવવી અને જો તમે જુઓ કે જ્યારે તિરાડ તીક્ષ્ણ હોય છે તો સિગ્મા x અને સિગ્મા y બંને આ રીતે બદલાય છે અને તમારો ટ્રેસ્કા યીલ્ડ ક્રાઇટેરિયન છે કારણ કે તમારો અન્ય તણાવ શૂન્ય છે જે તમને સીધી રીતે આપે છે કે જ્યારે યીલ્ડ થાય છે ત્યારે વ્યક્તિગત તણાવનું મૂલ્ય શું છે આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે એ છે કે પ્લેન સ્ટ્રેઇન માં સિગ્મા y તણાવનું મૂલ્ય શું છે ધારો કે મારી પાસે પોઈઝન નો ગુણોત્તર 13 છે પ્લેન સ્ટ્રેઇન માં મહત્તમ સ્ટ્રેસ ની કિમત યીલ્ડની તાકાતના 3 ગણા જેટલી ઊંચી હશે તેથી આપણે સરળ મોડલ માં શું કરીશું તે છે ફક્ત આલેખમાંથી તે બિંદુને પસંદ કરો અને કહો કે તે તિરાડની આગળ પ્લાસ્ટિક ઝોન ની લંબાઈ છે તેથી આગળ અભિગમ સરળ અને સીધો છે પરંતુ તે સંપૂર્ણ રીતે યોગ્ય નથી તેથી તમારી પાસે પ્લેન સ્ટ્રેઇન માં આ ૩ સિગ્મા ys તરીકે છે અને આ અંતરને તમે તેને ચિહ્ન rp સાથે પ્લાસ્ટિક ઝોન લંબાઈ તરીકે ઓળખો છો અને પ્લેન સ્ટ્રેસમાં એક્સપ્રેશન આ સ્વરૂપ લે છે rp બરાબર 118 pi KI બાય સિગ્મા ys આખા વર્ગ માટે છે અને આ 13 ની બરાબર nu નો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે અને આ 13 ના બરાબર nu નો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે અને પ્લેન સ્ટ્રેઇન માં તમે જાણો છો જ્યારે સિગ્મા y સિગ્મા ys સુધી પહોંચે છે ત્યારે યીલ્ડની સ્થિતિ સંતુષ્ટ થાય છે પ્લેન સ્ટ્રેસના કિસ્સામાં તે સિગ્મા ys છે પ્લેન સ્ટ્રેઇન ના કિસ્સામાં જ્યારે nu 13 ની બરાબર હોય ત્યારે તે સિગ્મા ys 3 ગણો થાય છે જો કે અભિગમ ખૂબ જ સરળ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ પિક્ટોરિયલ રજૂઆતને બહાર લાવે છે કે પ્લેન સ્ટ્રેસ ના કિસ્સામાં પ્લાસ્ટિક ઝોનની લંબાઈ તમારી પ્લેન સ્ટ્રેઇન કરતા ઘણી મોટી છે તેથી આ ફાયદો છે તમે એક સરળ મોડલ માંથી મેળવો છો મોડ 1 અને મોડ II લોડિંગ માટે પ્લેન સ્ટ્રેઇન અને પ્લેન સ્ટ્રેસ માં અંદાજિત પ્લાસ્ટિક ઝોન આકારો આ આપણે જોયું છે કે તિરાડની લંબાઈ પહેલાં શું થાય છે તેના પર જોયું છે તેને થીટા ના વિધેય તરીકે વ્યક્ત કરો તમને એક આકાર મળે છે જે ખૂબ જ અંદાજિત છે હકીકતમાં મેં વિદ્યાર્થીઓને છેલ્લા વર્ગમાં મોડ I મોડ II અને મોડ III માટે આ દોરવા જણાવ્યું હતું મને ખાતરી છે કે તમારામાંના ઘણાએ તે ન કર્યું હોય તેથી આપણે તે આકારો પર એક નજર નાખીશું આના જેવો અભિગમ આકારનો પ્રથમ ક્રમ અંદાજ આપે છે કારણ કે આપણે ભારનું રીડિસ્ટ્રિબ્યુશન કરવાનો કોઈ પ્રયાસ કરતા નથી અને પ્લેન સ્ટ્રેસ ના કિસ્સા માટે આપણે મોહર ના વર્તુળને આ રીતે જોયું છે મારી પાસે સિગ્મા 1 છે જે બીજું કશું જ નથી પણ તમારા સિગ્મા y અને સિગ્મા 2 એ તમારું સિગ્મા x છે અને સિગ્મા 3 એ શૂન્ય છે આ તમારે પ્લેન સ્ટ્રેસ ના કિસ્સામાં ઓળખવું પડશે અને તમે ખરેખર જે જોઈ રહ્યા છો તે છે જુઓ કે તમે એવા કેસ તરફ જોઈ રહ્યા છો જ્યારે તિરાડની ટોચ ધાર વિનાનું હોય છે જે ક્ષણે તમે પ્લાસ્ટિક ઝોન તરફ જોઈ રહ્યા છો આપણે એ પણ ઓળખવું પડશે કે તિરાડની ટોચ મંદ પડી જશે આને ધ્યાનમાં રાખીને મુક્ત સપાટીને કારણે સિગ્મા x તિરાડની ટોચ પર શૂન્ય હશે અને તે તિરાડની ટોચથી સહેજ અંતરે મહત્તમ સુધી પહોંચે છે તેથી સિગ્મા x નો બદલાવ આના જેવો હશે અને તમારા સિગ્મા y માં આ પ્રકારનો બદલાવ હશે તો આ કિસ્સામાં શું થાય છે તમારી પાસે સિગ્મા y છે અને સિગ્મા x બંને હકારાત્મક છે અને તમારે સિગ્મા z એ 0 છે અથવા સિગ્મા 3 એ 0 છે તે ઓળખવું પડશે યીલ્ડ એ તમારા સિગ્મા y દ્વારા નક્કી કરવામાં આવે છે અને આ તે જ છે જે અહીં મોહરના વર્તુળમાં દર્શાવવામાં આવ્યું છે તમારે શૂન્ય મૂલ્યનું ધ્યાન રાખવું પડશે તમારે આને અવગણવું જોઈએ નહીં અન્યથા તમે ખોટો નિર્ણય લેશો કે તમારો મહત્તમ શિયર સ્ટ્રેસ ફક્ત આ જ છે જો તમે ફક્ત સિગ્મા x અને સિગ્મા y ને ધ્યાનમાં લો છો સિગ્મા y આના જેવું હશે અને સિગ્મા x છે અને તમારે આ ન લેવું જોઈએ તમારે અન્ય પ્રિન્સિપલ તણાવનું શૂન્ય મૂલ્ય ઓળખવું જોઈએ અને મહત્તમ શિયર સ્ટ્રેસ એ છે કે આ મૂલ્ય છે અને જ્યારે તમે rpની આ એક્સપ્રેશનને થિટા ના વિધેય તરીકે લખો છો ત્યારે તે આ પ્રકારનું સ્વરૂપ લે છે અને જ્યારે તમે ટ્રેસ્કા માં જાઓ છો ત્યારે એક્સપ્રેશન અલગ છે જો તમે આ એક્સપ્રેશનને પોલર આલેખ તરીકે ઢાળીને થીટા માં ફેરફાર કરીને અને rના મૂલ્યોને ચિહ્નિત કરો છો તો તમે તિરાડની ટોચ પર પ્લાસ્ટિક ઝોન નો અંદાજિત આકાર મેળવી શકશો આપણે જે જોઈશું તે એ છે કે આપણે પ્લેન સ્ટ્રેસ તેમજ પ્લેન સ્ટ્રેઈન ની પરિસ્થિતિ માટે જોઈએ છીએ પ્લેન સ્ટ્રેઈન ની સ્થિતિ માટે rp માટેની એક્સપ્રેશન 14 pi ગુણ્યા KI અને સિગ્મા ys આખા વર્ગ ગુણ્યા 32 sin વર્ગ થીટા વત્તા 1 ઓછા 2 nu આખા વર્ગ ગુણ્યા 1 વત્તા કોસ થીટા થાય છે અને આ વોન મિસેસ માટે છે અને ટ્રેસ્કા માટે એક્સપ્રેશન થીટા ના જુદા જુદા વિસ્તાર માટે આપવામાં આવી છે તો તમારી પાસે આને 12 pi KI બાય સિગ્મા ys આખો વર્ગ કોસ વર્ગ થીટા ને 2 વડે ગુણ્યા 1 ઓછા 2 nu વત્તા sin થીટા આખો વર્ગ છે અને 38 9 અંશ કરતા મોટા થીટા માટે અને 13 બરાબર nu માટે તમારે આ એક્સપ્રેશનનો ઉપયોગ કરવો પડશે આ 12 pi ગુણ્યા KI ને સિગ્મા ys આખા વર્ગવાળા sin વર્ગ થયેલ થીટા વડે ગુણીએ છે તેથી હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે એ છે કે આને એક્સપ્રેશનઓ તરીકે જોવાને બદલે જો તમે તેને કાવતરું કરો છો તો તે તમને એક પ્રકારની સમજ આપે છે અને આપણે શું કરીશું આપણે મોડ I મોડ II અને મોડ III માટે સમાન કસરત કરીશું અને પ્લાસ્ટિક ઝોન ના આકાર શું છે તે જોઈશું પરંતુ તમારે તમારા મગજના પાછળના ભાગમાં ધ્યાનમાં રાખવું પડશે કે આ ખૂબ જ અંદાજિત આકારો છે અને પોલર પ્લોટ આ રીતે દોરવામાં આવે છે તેથી અહીં જે કરવામાં આવ્યું છે તે છે આ તિરાડની ટોચ છે મારી પાસે વિવિધ ખૂણાઓ માટે રેડિયલ રેખાઓ દોરવામાં આવી છે આનો એક સુઘડ સ્કેચ બનાવો તમારી પાસે પ્લાસ્ટિક ઝોન ની લંબાઈ માટે એક્સપ્રેશન છે rp એ થીટા ના વિધેય તરીકે છે તેથી આને ચિહ્નિત કરો અને તેમને વળાંક તરીકે જોડો અને આ ટ્રેસ્કા યીલ્ડ ક્રાઇટેરિયન દ્વારા પ્લેન સ્ટ્રેસ ની પરિસ્થિતિ માટે મેળવવામાં આવે છે તમે આ એક્સપ્રેશન પહેલેથી જ લખી લીધી છે અને તમારે આ સ્કેચ દોરવો પડશે આ પ્લેન સ્ટ્રેઈન માટે છે આ એક્સપ્રેશન પણ તમે લખ્યું છે અને આ એક્સપ્રેશન પણ તમે લખી ચૂક્યા છો તમારે માત્ર એક જ કામ કરવાનું છે કે તમારે આ સ્કેચ દોરવાના છે તેથી મારી પાસે આ પ્લેન સ્ટ્રેસ માટે છે જ્યાં પ્લાસ્ટિક ઝોન નું કદ ખૂબ મોટું છે અને જ્યારે તમે પ્લેન સ્ટ્રેઈન માટે પ્લાસ્ટિક ઝોન માં આવો છો ત્યારે તમારી પાસે આ રીતે લોબ હોય છે ફક્ત આ વાદળી અને સતત લાલ રેખા તમે તેને દોરો છો જે ડોટેડ લાઇન તમારે દોરવાની જરૂર નથી અને આકાર આ રીતે હોય છે અને આ કેવું લાગે છે જો તમે આ જુઓ છો તો તમારા આઇસોક્રોમેટિક્સ જેવું જ કંઈક છે હા સીધું પણ તે આગળ નમેલું હોવું જોઈએ અને તમારી પાસે તિરાડની ધરીની સાથે અમુક વિસ્તાર સુધી પ્લાસ્ટિક ઝોન ઉપલબ્ધ છે જોકે આ અંદાજીત આકારનો છે પરંતુ આ તમને સમજ આપે છે કે પ્લેન સ્ટ્રેઇન ના કિસ્સામાં પ્લાસ્ટિક ઝોન નું કદ ખૂબ જ નાનું છે જે પ્લેન સ્ટ્રેસ ના કિસ્સામાં ઘણું મોટું છે અને તમે જાણો છો જ્યારે તમે યીલ્ડના ક્રાઇટેરિયા માં ફેરફાર કરો છો ત્યારે આકારમાં થોડો નાનો ફેરફાર પણ થશે તે અનિવાર્ય છે અમને આ ટ્રેસ્કા યીલ્ડના ક્રાઇટેરિયન માટે મળ્યું છે હવે આપણે જઈશું અને જોઈશું કે પ્લાસ્ટિક ઝોન ના આકાર કેવી રીતે અલગ પડે છે જ્યારે હું વોન મિસેસ ક્રાઇટેરિયા નો ઉપયોગ કરીશ અને આ મોડ I ની પરિસ્થિતિ માટે છે આ પ્લેન સ્ટ્રેસ માટે છે તમારી પાસે એક્સપ્રેશનઓ છે તમારે તે લખવાની જરૂર નથી પણ સ્કેચ દોરવાની જરૂર છે અને આ પ્લેન સ્ટ્રેઈન માટે છે તમે પહેલેથી જ લખેલી એક્સપ્રેશન છે અને અહીં ફરીથી તમારી પાસે દ્રશ્ય રજૂઆત છે કે પ્લેન સ્ટ્રેઇન પ્લાસ્ટિક ઝોન ખૂબ નાનો છે અને આ પણ તમારા આઇસોક્રોમેટિક્સ ના આકાર જેવું જ છે બંને વચ્ચે સમાનતા છે તો આનો સુઘડ સ્કેચ બનાવો અને આપણી પાસે મોડ II તેમજ મોડ III માટે સમાન આલેખ દોરવામાં આવશે જ્યારે હું મોડ II પરિસ્થિતિમાં જાઉં છું ત્યારે હું તેને બંને યીલ્ડ ક્રાઇટેરિયા માટે દોરતો નથી હું તેને વોન મિસેસ યીલ્ડ ક્રાઇટેરિયા માટે દોરીશ આ રીતે ઝોન દેખાય છે મને લાગે છે કે તમારે આ એક્સપ્રેશન લખવાની જરૂર છે rp ને 18 pi KII વર્ગ ભાગાકાર સિગ્મા વર્ગ ys 14 માઈનસ 9 sin વર્ગ થીટા માઈનસ 2 cos theta વડે ગુણાકાર આપવામાં આવ્યો છે અને જ્યારે તેઓ તેને પ્લેન સ્ટ્રેઈન પરિસ્થિતિમાં બદલી નાખે છે ત્યારે એક્સપ્રેશન આના જેવી બને છે rp બરાબર 18 pi KII વર્ગ સિગ્મા ys વર્ગ 12 વત્તા 2 વડે ગુણાકાર 1 માઈનસ કોસ થીટા 1 માઈનસ 2 nu આખા વર્ગથી ગુણાકાર માઈનસ 9 sin વર્ગ થીટા જુઓ મને ચેતવવા દો તમારી પાસે એક જટિલ એક્સપ્રેશન છે ઘણી વખત જ્યારે તમે કોઈ જટિલ એક્સપ્રેશન ની સામે આવો છો ત્યારે તમે એ પણ જોડો છો કે આ એક સાચી એક્સપ્રેશન છે તે પ્રકારનો માનસિક રેઝિસ્ટન્સ ન રાખો આ પ્લાસ્ટિક ઝોન આકારનું ખૂબ જ અપૂર્ણ પ્રતિનિધિત્વ છે તમે આની કદર ત્યારે જ કરી શકશો જ્યારે તમે ઇરવિન્સ Irwin'sના ગણતરીની પદ્ધતિ જુઓ જ્યાં તે ભારના રીડિસ્ટ્રિબ્યુશન ને પણ ધ્યાનમાં લે છે તે પણ માત્ર તિરાડ અક્ષ સાથે એ પોતે જ એક મોટી કવાયત છે તેથી જ્યાં સુધી તમે પ્રાયોગિક પદ્ધતિઓ અથવા સંખ્યાત્મક સંપૂર્ણ તકનીકો પર જાઓ નહીં તમે સામાન્ય પરિસ્થિતિ માટે આકાર મેળવી શકશો નહીં તેમ છતાં આ પ્રકારના આલેખ તમને પ્લેન સ્ટ્રેઈન અને પ્લેન સ્ટ્રેસ માટે સંબંધિત માપો પર ચોક્કસ પ્રકારની સમજ આપે છે અને આ પણ તમે નોંધી શકો છો કે આકાર કેવો દેખાય છે મેં તમને મોડ II આઇસોક્રોમેટિક્સ પહેલેથી જ બતાવ્યું છે તેઓ મોડ II આઇસોક્રોમેટિક્સ જેવા જ છે તેથી આકારોની તુલના કરવાની આ એક રીત છે અને પ્લેન સ્ટ્રેસ ના અને પ્લેન સ્ટ્રેઈન વચ્ચેનો તફાવત મોડ II ના કિસ્સામાં એટલો નોંધપાત્ર નથી મોડ I ના કિસ્સામાં બે કેસો માટે કદ તદ્દન અલગ હતા અને તમારે જે દોરવાની જરૂર છે તે છે ફક્ત આકાર દોરો તમારે આ પોલર પ્લોટને જે રીતે દોરવામાં આવે છે તે રીતે દોરવાની જરૂર નથી આ આલેખ કેવી રીતે દોરવામાં આવે છે તે સમજવામાં તમારી સહાય કરવા માટે છે તમે થીટા ના વિવિધ મૂલ્યો માટે કેટલાક બિંદુઓ એકત્રિત કરો અને તેમને સરળ વળાંક તરીકે જોડો તમારા હેતુ માટે તમે ફક્ત આ બે આકારો દોરો મોડ III માં પ્લાસ્ટિક ઝોન આકાર હવે આપણે જઈને જોઈશું મોડ III માં આકારનો પ્રકાર શું છે તમને ખૂબ જ સરળ આલેખ મળે છે હવે આપણે જઈને જોઈશું મોડ III માં આકારનો પ્રકાર શું છે તમને ખૂબ જ સરળ આલેખ મળે છે તમને rp બરાબર 32 pi KIII ચોરસ ભાગ્યા સિગ્મા ys ચોરસ મળે છે માત્ર મોડ III લોડિંગ ના કિસ્સામાં જ જુઓ પ્લાસ્ટિક ઝોન નો આકાર વર્તુળ છે બીજા કિસ્સાઓમાં આકાર ઘણો જુદો હોય છે અને ઘણા પુસ્તકોમાં જો તમે જ્યારે પણ પ્લાસ્ટિક ઝોન ની મુલાકાત લેશો ત્યારે તમે જોશો તો તેઓ ફક્ત એક વર્તુળ મૂકશે આ પ્રકારનો ઉપયોગ અસ્તિત્વમાં આવ્યો કારણ કે તેઓએ જોયું છે કે આકાર મોડ III ના કિસ્સામાં વર્તુળાકાર છે જે મોડ I માટે પણ એક્સ્ટ્રાપોલેટ કરવામાં આવે છે જે સખત રીતે સાચું નથી તમારે વાસ્તવિક આકાર જોવો પડશે આપણે પ્રયોગોમાં જોવા મળેલા અથવા જટિલ આંકડાકીય પૃથ્થકરણ દ્વારા કરવામાં આવેલા વાસ્તવિક આકારને પણ જોઈશું શું આપણે આ કેસ માટે કિનારો જોયો છે ફોટોઇલાસ્ટિસીટી મોડ III લોડિંગ પરિસ્થિતિ માટે લાગુ પડતી નથી કારણ કે તે પ્લેન લોડિંગ ની બહાર છે ફોટોઇલાસ્ટિસીટી લાગુ પડતી નથી ફક્ત ઇન પ્લેન લોડિંગ માટે તમે કરવાની સ્થિતિમાં હશો તેથી ફોટોઇલાસ્ટિસીટી ફક્ત મોડ I મોડ II અને મોડ I અને મોડ II ના સંયોજન માટે જ લાગુ પડે છે તમે ફોટોએલાસ્ટિક પૃથ્થકરણ થી મોડ III સમસ્યાનું પૃથ્થકરણ કરી શકતા નથી તેથી આપણે ત્યાં આઇસોક્રોમેટિક્સ નો આકાર જોયો નથી જેથી તમે સરખામણી કરી શકો તેમ છતાં જ્યારે તમે કોઈ વર્તુળ જુઓ ત્યારે તમારે ધ્યાનમાં રાખવું પડશે પ્લાસ્ટિક ઝોન ફક્ત મોડ III ના કિસ્સામાં જ ગોળાકાર છે ઘણા પુસ્તકો તેઓ એક વર્તુળ તરીકે મોડ I માટે પણ પ્લાસ્ટિક ઝોન મૂકે છે હવે આપણે શું કરીશું આપણે પહેલેથી જ કહ્યું છે કે આપણે વ્યાખ્યાયિત કરીને ફ્રેકચર ની ગણતરી માટે પ્લાસ્ટિક ઝોન નું મોડલ બનાવવા જઈ રહ્યા છીએ અસરકારક તિરાડ લંબાઈ એટલે શું અગાઉના પૃથ્થકરણ માં એ હકીકત બહાર આવી છે કે પ્લાસ્ટિક ઝોન પ્લેન સ્ટ્રેસ કરતા પ્લેન સ્ટ્રેઈન માટે ઘણો મોટો છે જો કે અભિગમ એકદમ મૂળભૂત રહ્યો છે વધારાની તિરાડની લંબાઈને સ્ટ્રેસના રીડિસ્ટ્રિબ્યુશન ના આધારે નક્કી કરવી પડે છે જે ઊપજના સ્ટ્રેસથી ઉપર હતા જો તમે તેમ ન કરો તો તિરાડની લંબાઈનો વધતો અંદાજ ભૂલભરેલો હશે અને જો તમે સાહિત્ય જુઓ તો બે મોડલો અસ્તિત્વમાં છે એક મૉડલ ઇરવિને પ્રપોઝ કર્યું હતું અને બીજું મૉડલ ડુગડેલે પ્રપોઝ કર્યું હતું જુઓ તમારે તફાવત જોવો પડશે તે માત્ર એક મોડલ છે તે કોઈ સિદ્ધાંત નથી સમસ્યા ખૂબ જટિલ છે તેથી તેઓએ તેને આ રીતે મોડલ કર્યું છે આ કેટલાક નિયંત્રણો હેઠળ માન્ય છે તમારે તેને એ રીતે જ સમજવું પડશે Irwin's Model ઈર્વિન્સનું મોડલ ઈર્વિન્સનું મોડલ Irwin's model અને કારણ કે સમસ્યા જટિલ છે ઇરવિન અને ડુગડેલ મોડલ માંથી તમને જે પણ વધારાની તિરાડની લંબાઈ મળશે તેનું મૂલ્ય અલગ હશે તમારે તેની અપેક્ષા રાખવી પડશે તેઓ એક સરખા નહીં હોય તેઓ અલગ હશે અને ઇરવિન તેના પૃથ્થકરણ માં શું કર્યું છે તમારે એનિમેશન ને ખૂબ કાળજીપૂર્વક જોવું પડશે અને આને ઇલાસ્ટો પ્લાસ્ટિક પૃથ્થકરણ તરીકે ગણવામાં આવે છે કારણ કે આપણે ભારની અમુક પ્રકારની પુનઃવહેંચણી કરીએ છીએ અને તેમણે ચોક્કસપણે એક સરળ મોડલ રજૂ કર્યું છે જે પ્લાસ્ટિકની ડિફોર્મેશનને કારણે લોડ ના પુનડિસ્ટ્રિબ્યુશનને ધ્યાનમાં લે છે અને મોડલ કેવી રીતે વિકસિત થાય છે તમે આનો સ્કેચ બનાવો મારી પાસે તિરાડની ટોચ છે અને તમારી પાસે x અક્ષ પર અંતર x તેમજ પ્લાસ્ટિક ઝોન rp ની લંબાઈ છે પછી તમને y અક્ષ સિગ્મા ys 2 સિગ્મા ys અને 3 સિગ્મા ys પર ભાર પડે છે અને એક સરળ મોડલ માં શું કરવામાં આવ્યું હતું સરળ મોડલ માં તમે ફક્ત આને ચિહ્નિત કરો છો અને કહો છો કે આ પ્લાસ્ટિક ઝોન નું કદ છે જ્યારે સામગ્રીનો આ ભાગ આ પ્રકારના ભારને ટેકો આપી રહ્યો છે ભાર ક્યાં જશે તમે ખાલી પછાડી શકતા નથી જ્યારે તમે બોર્ડ પર આલેખ દોરતા હોવ ત્યારે તમે તેને સરળતાથી ભૂંસી શકો છો અને પછી બતાવો કે આલેખને આ રીતે વિચારી શકાય છે પરંતુ સામગ્રીમાં શું થાય છે જ્યારે તમે કહો છો કે તણાવ સિગ્મા ysના મૂલ્ય સુધી પહોંચે છે સારાંશમાં ઇરવિને જે દલીલ કરી હતી તે એ હતી કે લોડ ના રીડિસ્ટ્રિબ્યુશન માટે પ્લાસ્ટિક ઝોન નો વિસ્તાર લાંબો થઈ જશે અને એનિમેશન ને ખૂબ જ ધ્યાનથી જુઓ અને તે ભૌતિકશાસ્ત્ર અહીં સચિત્ર છે તો તમારી પાસે આ છે કારણ કે આની કાળજી પાડોશી સામગ્રી દ્વારા લેવી પડે છે તમારી પાસે તિરાડની ટોચની આગળ એક મોટો પ્લાસ્ટિક ઝોન હશે અને તમારે A 2 અને A 1 તરીકે ચિહ્નિત થયેલ વિસ્તારો શોધવા પડશે જેથી તેઓ સમાન હોય શું ભૌતિકશાસ્ત્ર સ્પષ્ટ છે જો તમે ઇચ્છો તો હું ફરીથી એનિમેશન ફરીથી કરીશ તમે ફક્ત એનિમેશન નું અવલોકન કરો ઇરવિને એક સરળ મોડલ રજૂ કર્યું અને મોડલ આવું જ છે તમારી પાસે આ રીતે બતાવેલ તણાવો છે કારણ કે સરળ મોડલ માં આપણે જે કર્યું હતું તે જ રીતે આને કાપી શકાતું નથી આને પડોશી સામગ્રી દ્વારા ટેકો આપવો પડશે તેથી યીલ્ડના તણાવને કારણે આ લોડિંગ ને આધિન ફક્ત આ ઝોનને બદલે તે વિસ્તૃત થશે અને તે કબજે કરશે અને આપણે આ વિસ્તરણને એવી રીતે શોધી કાઢીશું કે ક્ષેત્રફળ A 2 બરાબર A 1 છે તેથી ગણતરીના ભાગ રૂપે આપણે શોધવાનું રહેશે ડેલ્ટા શું છે તેમજ લેમ્બડા એટલે શું આખી લંબાઈ એ પ્લાસ્ટિક ઝોન ની લંબાઈ છે તે ખૂબ જ સરળ છે જો તમે ફક્ત ભૌતિકશાસ્ત્રને અનુસરો છો અને તેને ગણિતમાં અનુવાદિત કરો છો અને તમે ડેલ્ટા તેમજ લેમ્બડા માટેના સમીકરણો મેળવી શકશો તેથી તમે ભારના રીડિસ્ટ્રિબ્યુશન ને જોવાનો પ્રયાસ કરો છો જે સરળ મોડલ માં કરવામાં આવ્યો ન હતો અને કલ્પના કરો કે આ પોતે જ તિરાડની ધરી સાથે એક મોટું સર્કસ છે જો તમારે પ્લાસ્ટિક ઝોન નો આકાર શોધવો હોય તો આ પ્રકારની પુનઃવહેંચણી દરેક ખૂણા માટે જોવી જોઈએ જે તમારા હાથની ગણતરીથી શક્ય નથી તે કરવા માટે આપણે કમ્પ્યુટર પર આધાર રહેવું પડશે પ્લેન સ્ટ્રેન અને પ્લેન સ્ટ્રેસમાં પ્લાસ્ટિક ઝોન ની લંબાઈ આપણે આપણી ચર્ચા આપણા સરળ અભિગમથી શરૂ કરીશું જુઓ સૌથી પહેલા તમારે જાણવું પડશે કે સ્ટ્રેસ કયો છે જેને ફરીથી વહેંચવાની જરૂર છે આ યીલ્ડ સ્ટ્રેસથી ઉપરનો વિસ્તાર છે જેને ફરીથી વહેંચવાનો છે તો મારે જાણવું પડશે કે આ લેમ્બડા શું છે આ ગણતરી તમારી સરળ ગણતરી જેવી જ છે આપણે ફક્ત 2 pi લેમ્બડા ના મૂળ દ્વારા સિગ્મા ys બરાબર KI કહીએ છીએ આ રીતે આપણે આ બિંદુને શોધીએ છીએ તેથી આ તમને લેમ્બડા ની દ્રષ્ટિએ KI શું છે તેની વ્યાખ્યા પણ આપે છે જેનો ઉપયોગ આપણે પછીથી ડેરિવેશનમાં કરીશું આ તમારા સરળ અભિગમ જેવું જ છે આ પરથી હું શોધી શકું છું કે લેમ્બડા શું છે લેમ્બડા ને 12 pi ગુણ્યા KI વડે ગુણ્યા સિગ્મા ys વ્હોલ સ્કવેર્ડ આપવામાં આવે છે આપણે અહીં જે કહીએ છીએ તે એ છે કે તિરાડની ધરી સાથે પ્લાસ્ટિક ઝોન ની લંબાઈનો આ અંદાજ ચુસ્તપણે સાચો નથી તેથી આપણે જવું પડશે અને ભારને ફરીથી વહેંચવાનો પ્રયાસ કરવો પડશે અને ગણતરી કરવી પડશે આપણે સ્કેચ જોઈ ચૂક્યા છીએ તે સ્કેચ ના આધારે હું એક નિવેદન આપી શકું છું કે લંબાઈનો ડેલ્ટા એવી રીતે પસંદ કરવામાં આવે છે કે લંબાઈના લેમ્બડા પર બિંદુ P થી આગળ ન લેવામાં આવતો લોડ લંબાઈના ડેલ્ટા પર ટકાવી રાખેલા ભાર જેટલો હોય છે લંબાઈના લેમ્બડા પર કયો ભાર ટકી શકતો નથી એરિયા A 1 તરીકે જે બતાવવામાં આવ્યું છે તે લંબાઈના લેમ્બડા પર ટકી શકતું નથી અને મેં જાડાઈ B ની પ્લેટ લીધી છે અને એક્સપ્રેશન આ રીતે લખવામાં આવી છે તે લેમ્બડા સિગ્મા yy dx માઈનસ સિગ્મા ys લેમ્બડાનો અભિન્ન ડેલ્ટા છે જુઓ કારણ કે સ્લાઇડમાં લખ્યું છે હું ઘણી વાર કહેતો આવ્યો છું તમારે સતર્ક રહેવું પડશે શું તે યોગ્ય છે શું મર્યાદાઓ યોગ્ય રીતે મૂકવામાં આવી છે આ સમજી શકાય તેવું છે કે તમારી પાસે લેમ્બડા માં સિગ્મા ys છે તે સમજી શકાય તેવું છે તે આ વિસ્તારનો ઉલ્લેખ કરે છે પરંતુ તે ડેલ્ટા થી લેમ્બડા સુધી નથી તમે ખરેખર તે કરી રહ્યા છો તમે ફક્ત આની ગણતરી કરી રહ્યા છો તેથી તમારે તે 0 થી લેમ્બડા સુધી કરવું પડશે કારણ કે મારો રસ આ વિસ્તારને શોધવાનો છે તે વિસ્તાર માટે તે 0 થી લેમ્બડા તરફ જઈ રહ્યો છે અને તે જ આપણે જોઈ રહ્યા છીએ તેથી આપણી પાસે A1 ની એક્સપ્રેશન છે અને લંબાઈના ડેલ્ટા પર ટકી રહેલો ભાર એ વિસ્તાર A2 ની તુલનામાં B ગણો છે તેથી મારી પાસે આને B વખત સિગ્મા ys ગુણાકાર ડેલ્ટા દ્વારા ગુણાકાર તરીકે છે જુઓ પ્રતીકવાદ અંગે પણ મારે તમને અહીં ચેતવવા પડશે મેં આ ડેરિવેશનઓમાં ડેલ્ટા નો ઉપયોગ કાલ્પનિક લંબાઈના ડેલ્ટા દ્વારા મૂળ તિરાડના વિસ્તરણ તરીકે કર્યો છે મારી બધી ભાવિ ગણતરી માટે હું તિરાડની લંબાઈનો ઉપયોગ વત્તા ડેલ્ટા તરીકે કરીશ પરંતુ જ્યારે તમે EPFM પર જાઓ છો ત્યારે અદ્યતન અભ્યાસના પ્રતીક તરીકે ડેલ્ટા નો ઉપયોગ તિરાડની ટોચ ઓપનિંગના ડિસપ્લેસમેન્ટ માટે થાય છે જુઓ તમે તિરાડ ઓપનિંગના ડિસપ્લેસમેન્ટ માટે એક્સપ્રેશન પણ જોયું છે જ્યારે તમે લોડિંગ કરો છો ત્યારે તિરાડ ખૂલતું સ્થાનાંતર કેવી રીતે ખુલે છે તે વિશે વાત કરે છે આપણે જોયું છે કે તે એલિપ્સની જેમ ખુલે છે એકવાર તમે ઇલાસ્ટો પ્લાસ્ટિક પૃથ્થકરણ માટે જાઓ પછી લોકો તિરાડની ટોચમાં ખૂલતાં સ્થાનાંતરને વ્યાખ્યાયિત કરે છે જે ઇર્વિન ના મોડલ અથવા ડુગડેલ ના મોડલ માંથી આવે છે આપણે પ્લસ ડેલ્ટા તરીકે તિરાડની લંબાઈ લઈ રહ્યા છીએ તેથી આપણે તે સંદર્ભમાં જોઈશું કે ડેલ્ટા નો ઉપયોગ CTOD માટે કરવામાં આવશે તેથી સંદર્ભના આધારે પ્રતીક ડેલ્ટા સાથે એક અર્થ જોડો અને આપણે પ્લેન સ્ટ્રેસ ની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા છીએ અને આપણે બંનેને સરખાવવા પડશે અને આ એનિમેશન તમારી સુવિધા માટે અહીં પુનરાવર્તિત થાય છે તેથી સિગ્મા ys નો ડેલ્ટા વડે ગુણાકાર એ ઇન્ટેગ્રલ 0 થી લેમ્બડા સિગ્મા yy dx માઇનસ સિગ્મા ys લેમ્બડા બરાબર છે અને હું KI ના સંદર્ભમાં સિગ્મા yy ને 2 pi x ના મૂળથી બદલી શકું છું dx વડે ગુણાકાર કરી શકું છું આ માઇનસ સિગ્મા ys લેમ્બડા ના એક્સપ્રેશન માં શું છે લેમ્બડા ના સંદર્ભમાં KI કેવી રીતે વ્યક્ત કરવું તે આપણે પહેલેથી જ જોયું છે ફક્ત તે એક્સપ્રેશન પર પાછા જાઓ અને હું KI લખી શકું છું જેમ કે સિગ્મા ys ગુણ્યા 2 pi લેમ્બડા અથવા 2 pi લેમ્બડા હોલ પાવર હાફ ના મૂળથી ગુણાકાર કરે છે અને તમે ઉપરોક્ત સમીકરણમાં KI માટે આ એક્સપ્રેશન ને અવેજીમાં મૂકો અને સરળ બનાવો આપણે ખરેખર જે જોઈ રહ્યા છીએ તે એ છે કે આપણે ડેલ્ટા શું છે તેનો અંદાજ લગાવવો પડશે તો તમારી પાસે અહીં શું છે મારી પાસે સિગ્મા ys ડેલ્ટા છે જે ઇન્ટેગ્રલ 0 થી લેમ્બ્ડા ની બરાબર છે સિગ્મા ys ગુણ્યા 2 pi લેમ્બ્ડા હોલ પાવર હાફ છે જે 2 pi x dx ના રુટ દ્વારા ડીવાઈડેડ થાય છે આ ઇન્ટેગ્રલ કરવું ખૂબ જ સરળ છે તેમાં કોઈ મુશ્કેલી નથી જ્યારે તમે તેને સંકલિત કરો છો ત્યારે તમે તેને 2 pi લેમ્બડા ના સિગ્મા ys વર્ગમૂળ તરીકે ડીવાઈડેડ કરો છો અને 0 થી લેમ્બડા ની મર્યાદામાં x ના 2 ગણા રુટ વડે ગુણાકાર કરો તેથી આ મર્યાદાઓના અવેજી પર અને સિમ્પલિફિકેશન પર તમને આને 2 સિગ્મા ys લેમ્બડા તરીકે મળશે અને આપણી પાસે પહેલેથી જ અહીં સિગ્મા ys લેમ્બડા હાજર છે તેથી બાદબાકી પર તમને sigma ys ડેલ્ટા બરાબર સિગ્મા ys લેમ્બડા મળશે તેથી આ તમને લેમ્બડા ની બરાબર અંતિમ એક્સપ્રેશન ડેલ્ટા આપે છે તેથી તમે ખરેખર જે જોઈ રહ્યા છો તે છે તમે સરળ ગણતરીના આધારે લેમ્બડા નો અંદાજ લગાવ્યો છે અને તમને વાસ્તવિક પ્લાસ્ટિક ઝોન મળે છે કારણ કે રીડિસ્ટ્રિબ્યુશન ઘણું મોટું છે હકીકતમાં તે તેનાથી બમણી લંબાઈ છે પછી આપણી પાસે પ્લાસ્ટિક ઝોન ના કદ માટે એક્સપ્રેશનઓ પણ છે તેથી rp બરાબર 2 ડેલ્ટા બરાબર 1pi KI ભાગ્યા sigma ys પૂર્ણ વર્ગ વડે ભાગ્યા અને અસરકારક તિરાડ લંબાઈ કેટલી છે ઇરવિન ના અભિગમ પરથી અસરકારક તિરાડની લંબાઈને વત્તા ડેલ્ટા તરીકે લેવામાં આવે છે અને ડેલ્ટા એ 12 pi ગુણ્યા KI ને સિગ્મા ys આખા વર્ગ વડે ગુણવામાં આવે છે જુઓ હકીકતમાં આ મોડેલ્સ છે જે ક્ષણે હું ડુગડેલ ની ગણતરી પર જઈશ તે અસરકારક તિરાડ લંબાઈ તરીકે સમગ્ર પ્લાસ્ટિક ઝોન ની લંબાઈ લેશે તેથી જ મેં કહ્યું કે આ બધા પ્રિન્સિપલો નથી પરંતુ તે એવા મોડેલ્સ છે જે અમુક પ્રકારની પરિસ્થિતિઓ માટે લાગુ પડે છે જ્યારે તેઓ અંદાજોને સંતોષે છે અને તમારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે ડેલ્ટા માં એક અલગ પ્રતીકાત્મક રજૂઆત છે જ્યારે તમે EPFM પર જાઓ છો જ્યાં તે આ રીતે તિરાડની લંબાઈના વિસ્તરણને બદલે CTOD નો સંદર્ભ આપે છે આપણે પ્લેન સ્ટ્રેસ માટે જોયું છે હવે ચાલો આપણે જોઇએ પ્લેન સ્ટ્રેઈન કિસ્સામાં આપણે પ્લાસ્ટિક ઝોન ની લંબાઇનો અંદાજ કેવી રીતે લગાવી શકીએ અહીં ફરીથી તમે સરળ મોડલ જુઓ તમારે લંબાઈના લેમ્બડા ને શોધવું પડશે અને આપણે શું કર્યું આપણે માત્ર તિરાડની ટોચ પર સ્ટ્રેસને 3 ગણું સિગ્મા ys જેટલું લીધું છે જ્યારે nyu બરાબર 13 થાય છે આ ગણતરી કરતી વખતે આપણે તિરાડની ટોચને બ્લન્ટિંગ ની અવગણના કરી છે હકીકતમાં જ્યારે તમે પ્લાસ્ટિક ઝોન નો સુધારો જોતા હોવ ત્યારે તિરાડની ટોચનું બ્લન્ટિંગ પણ થાય છે ત્યારે તમે તેને અવગણી શકો નહીં તેથી આપણે જે કરીશું તે છે બ્લન્ટિંગ વગર આપણને કેવા પ્રકારનું પરિણામ મળે છે બ્લન્ટિંગ સાથે આપણે શું સુધારવાનું છે જો તમે તિરાડની ટોચ તીક્ષ્ણ છે તે ધ્યાનમાં લેતા આનો ઉપયોગ 3 સિગ્મા ys તરીકે કરો છો તો મને KI ભાગ્યા 2 pi લેમ્બડા ના મૂળથી 3 ગણા સિગ્મા ys બરાબર મળશે આથી લેમ્બડા 118 pi KI બાય સિગ્મા ys આખો વર્ગ બને છે જુઓ આ સાચું નથી થવાનું કારણ કે આપણે કેટલાંક સૂક્ષ્મ પાસાંઓને જોવા માગીએ છીએ આપણે કહી રહ્યા છીએ કે તિરાડની ટોચ પર પ્લાસ્ટિકની ડિફોર્મેશન છે અને આપણે વધતી રકમ દ્વારા તિરાડ લંબાઈમાં ફેરફાર શોધવા માંગીએ છીએ અને આ પ્રક્રિયામાં તમે તિરાડની ટોચને બ્લન્ટિંગ કરવાનું ધ્યાનમાં લીધા વિના મૂલ્યો મેળવો છો તે યોગ્ય અભિગમ નહીં હોય જ્યારે પ્લેન સ્ટ્રેઇન સિગ્મા y માં કોઈ બ્લન્ટિંગ હોતું નથી ત્યારે મહત્તમ સ્ટ્રેસ 3 સિગ્મા ys ના મૂલ્ય સુધી પહોંચે છે જે આપણને લાગે છે કે બ્લન્ટિંગ ને કારણે સખત રીતે સાચું નથી ઇરવિને આ તરફ ધ્યાન દોર્યું હતું તે હવે ૩ સિગ્મા ys નથી તેની દલીલ હતી અને પરિબળો શું છે પ્લાસ્ટિકની ડિફોર્મેશન ને કારણે તિરાડની ટોચ બ્લન્ટિંગ થઈ જાય છે અને ટોચ મુક્ત સપાટી તરીકે કામ કરે છે લેક્ચરના અગાઉના ભાગમાં મેં આ બાબતની નોંધ લઈ લીધી છે તેથી તમારી પાસે જે છે તે તિરાડની ટોચ પર સિગ્મા xx એ 0 છે તેથી સિગ્મા xx એ સિગ્મા y જેવું નથી અને સિગ્મા xxના પ્રકાશનની અસર તિરાડની ટોચથી આગળ x અક્ષ પર કેટલાક અંતર સુધી અનુભવાય છે તેથી જ્યારે તમે યીલ્ડના ક્રાઇટેરિયા માં આવો છો ત્યારે મારો કહેવાનો અર્થ એ છે કે યીલ્ડને અનુરૂપ તણાવનું મૂલ્ય 3 સિગ્મા ys નહીં હોય તે તેના કરતા અલગ હશે કેટલાક અંદાજની જરૂર છે ઇરવિને તે અંદાજ લગાવ્યો હતો તેણે જે કર્યું હતું તે એ હતું કે નિષ્ફળતા નો તણાવ 2 રુટ 2 સિગ્મા ys ના વર્ગમૂળની નજીક છે જેને સરળ બનાવી શકાય છે અને 3 સિગ્મા ys ના વર્ગમૂળ તરીકે લઈ શકાય છે તેથી જો તમે ખરેખર પાછળ ફરીને જુઓ અને જુઓ કે આપણે ખરેખર શું કહી રહ્યા હતા જ્યારે તિરાડની ટોચ તીક્ષ્ણ હોય છે ત્યારે તમારી સરળ ગણતરીઓ દર્શાવે છે કે સિગ્મા y 3 ગણા સિગ્મા y હશે જો તમે તિરાડની ટોચને બ્લન્ટિંગ માનતા હોવ તો તમારે તેને રુટ તરીકે 3 વખત સિગ્મા ys તરીકે સુધારવી પડશે આ એક સ્વીકૃત પ્રથા છે ફ્રેકચર મિકેનિક્સ માં અન્ય ઘણી ચર્ચાઓ આપણે આ મૂલ્યનો ઉપયોગ કરીશું તેથી મને 3 સિગ્મા ys ના મૂળ તરીકે 2 pi લેમ્બડા ના મૂળથી KI મળે છે જુઓ જે ક્ષણે તમે લેમ્બડા ને શોધી કાઢો છો જ્યારે તમે ભારના રીડિસ્ટ્રિબ્યુશન ને જુઓ છો ત્યારે આપણે ડેલ્ટા ની બરાબર લેમ્બડા સ્થાપિત કરી દીધું છે આવી જ એક્સપ્રેશન તમને પ્લેન સ્ટ્રેઇન માટે પણ મળશે તેના પરથી તમે લખી શકો છો કે પ્લાસ્ટિક ઝોન નું માપ કેટલું છે તેમજ અસરકારક તિરાડ લંબાઈ શું છે પ્લેન સ્ટ્રેઇન કેસ માટે પ્લાસ્ટિક ઝોન નું કદ 2 ગણા ડેલ્ટા જેટલું rp બને છે તેના બરાબર 13 pi ગુણ્યા KI ને sigma ys પૂર્ણ વર્ગ વડે ગુણીએ તેથી જો હું અસરકારક તિરાડની લંબાઈ જોઉં તો મારે ડેલ્ટા મેળવવો પડશે જે સિગ્મા ys હોલ સ્ક્વેર દ્વારા 16 pi KI હશે નાના પાયે યીલ્ડ આપતી અંદાજો હવે જુઓ આપણે જે જોવાનું છે તે એ છે કે તમે નાના પાયે યીલ્ડ આપતા અંદાજો તરીકે શું સમજો છો કારણ કે આ મુખ્ય વિચાર છે જે LEFM લાગુ કરવામાં ઉપયોગી છે તેથી જો તમે LEFM ને સામગ્રીમાં વિસ્તૃત કરવા માંગતા હોવ જે તિરાડની ટોચ પર અત્યંત સ્થાનિક યીલ્ડ દર્શાવે છે તો સામગ્રીને નાના પાયે યીલ્ડ આપતા અંદાજોને સંતોષવાની જરૂર છે અને તેનો અર્થ શું છે આપણે તેના ત્રણ પાસા જોઈશું પ્રથમ પાસું એ છે કે પ્લાસ્ટિક ઝોન નું કદ તેમજ તેની આસપાસના સિંગયુલારિટી પ્રભુત્વ ધરાવતા રિજનમાં તણાવ ડિસ્ટ્રિબ્યુશનને સિંગલ પેરામીટર K દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે પછીથી જ્યારે આપણે EPFM જોઈએ છીએ ત્યારે આપણી પાસે એક સિંગયુલારિટી પ્રભુત્વ ઝોન હશે અને પછી તમારી પાસે J પ્રભુત્વ ઝોન વધુ હશે વગેરે તેથી LEFM ના કિસ્સામાં જ્યારે તમે SSY તરફ જોતા હોવ ત્યારે આપણે આ પ્રકારની પરિસ્થિતિ તરફ ધ્યાન આપી રહ્યા છીએ તેને પિક્ટોરિયલ રીતે રજૂ કરવામાં આવે છે મારી પાસે તિરાડ છે અને ચાલો આપણે જોઈએ કે આ એક સામાન્ય સ્ટ્રેસ અવસ્થા છે અને જ્યારે તમારી પાસે SSY હોય ત્યારે આપણે જે કહી રહ્યા છીએ તે એ છે કે તિરાડની નજીકમાં એક ઝોન હશે જે સિંગયુલર પ્રભુત્વ ધરાવતા ક્ષેત્ર તરીકે ઓળખાય છે જ્યાં K મહત્વપૂર્ણ છે ધ્યાનમાં રાખો આ એક ખૂબ વિસ્તૃત ચિત્ર છે સ્પષ્ટતા માટે તે આ રીતે દોરવામાં આવે છે આનો એક સુઘડ સ્કેચ બનાવો અને સિંગયુલારિટી પ્રભુત્વ ધરાવતા ઝોનની અંદર મારી પાસે ફ્રેકચર પ્રક્રિયા ઝોન તરીકે ઓળખાય છે તમે જાણો છો આ આકારો મુક્તપણે દોરવામાં આવે છે તેની સાથે કોઈ ગણિત જોડાયેલું નથી તેથી તમારે તેને પ્રતિનિધિના આંકડા તરીકે લેવું પડશે વાસ્તવિક સમસ્યામાં આ આકારો વિગતવાર ગણતરી દ્વારા મેળવવાના હોય છે આ પ્રતિનિધિ આકારો છે તેથી તમે ખરેખર જે જોઈ રહ્યા છો તે એ છે કે તમારી પાસે દરેક જગ્યાએ સામાન્ય સ્ટ્રેસની સ્થિતિ પ્રેવેલન્ટ હોઈ શકે છે પરંતુ તિરાડની ટોચની નજીક તમે એક ઝોનને ઓળખી શકો છો જે સિંગયુલરનું પ્રભુત્વ ધરાવે છે જેની અંદર તમારી અંદર ફ્રેકચર પ્રક્રિયા ક્ષેત્ર છે આપણે એ પણ જોઈશું કે ફ્રેકચર પ્રક્રિયા ઝોન શું છે જેની અંદર તમારી પાસે પ્લાસ્ટિક ઝોન છે હકીકતમાં પ્લાસ્ટિક ઝોન ને મેં એક આકાર આપ્યો છે જે જ્યારે મારી પાસે મોડ I ની પરિસ્થિતિ હોય ત્યારે પ્રયોગોમાં જોવા મળે છે તેના જેવું જ છે તે રજૂઆત અહીં આપવામાં આવી છે તેથી તમે ખરેખર તેને જે જોઈ રહ્યા છો તે છે આ ઝોન એકલતા પ્રભુત્વ ધરાવતા ઝોનની તુલનામાં ઘણા નાના છે અહીં એ જ મુખ્ય મુદ્દો છે ઇલાસ્ટિક સ્ટ્રેસ ડિસ્ટ્રિબ્યુશન પર સ્થાનિક પ્લાસ્ટિકની ડિફોર્મેશન ની પ્રાથમિક અસર તેને પ્લાસ્ટિક ઝોન ની ત્રિજ્યા જેટલી જ માત્રામાં અનુવાદિત કરવાની છે હકીકતમાં જ્યારે તમે ઇર્વિન ના મોડલ ના વિકાસ તરફ જોયું ત્યારે આપણે આલેખને જમણી તરફ ખસેડ્યો તેવું જ કંઈક અહીં જણાવવામાં આવી રહ્યું છે સ્થાનિક પ્લાસ્ટિકની ડિફોર્મેશનની અસર એ છે કે પ્લાસ્ટિક ઝોન દ્વારા નિર્ધારિત ઓછી માત્રા દ્વારા ઇલાસ્ટિક સ્ટ્રેસ ડિસ્ટ્રિબ્યુશનનું ભાષાંતર કરવું અને ત્રીજો મુદ્દો એ છે કે જો પ્લાસ્ટિકની રીતે વિકૃત સામગ્રીનો વિસ્તાર સિંગયુલરીય પ્રભુત્વ ધરાવતા ઝોનમાં સમાયેલો હોય તો પણ હું LEFM ના નિષ્ફળતાના નિયમને લાગુ કરી શકું છું જો ભૌતિક તિરાડની લંબાઇને પ્લસ ડેલ્ટા તરીકે સુધારવામાં આવે છે હકીકતમાં આપણે સપાટીની તિરાડોની ચર્ચા કરતી વખતે જોયું છે ઇરવિને તિરાડોની લંબાઈમાં નાના વધારા દ્વારા ફેરફાર કર્યો છે અને મેં ધ્યાન દોર્યું હતું કે તે વર્ગમાં મેં જે કંઈ પણ વધારો દર્શાવ્યો હતો તેની જાણ ઇરવિને 1960મા કરી હતી હવે પછીના પ્રકરણમાં આપણે આની સુધારેલી ગણતરી જોઈશું અને ઇર્વિને આપેલાં એ સમીકરણો આપણે આ પ્રકરણમાં જોયાં છે તેથી જ્યારે તમે ગણતરી કરો છો ત્યારે તમારે તેને આ એક્સપ્રેશનઓ સાથે બદલવું પડશે પરંતુ તે અનિવાર્યપણે જે કહે છે તે એ છે કે LEFM હજુ પણ લાગુ પડે છે જો હું તિરાડ લંબાઈમાં ફેરફાર કરું તો જે પ્લસ ડેલ્ટા તરીકે અસરકારક છે અને અન્ય એક થંબ રૂલ પણ છે જે તમારી પાસે છે SSY સામાન્ય રીતે તે સામગ્રી માટે લાગુ પડતો નથી જેના માટે યીલ્ડની તાકાત 400 MPa કરતા ઓછી હોય છે તેથી તમારે આમાંની કેટલીક શરતો ફક્ત ઉચ્ચ તાકાતવાળી મિશ્રધાતુઓ માટે લાગુ કરવી પડશે મિશ્રધાતુઓ કે જે 400 MPa કરતા વધુ યીલ્ડની તાકાત ધરાવે છે અને ફ્રેકચર પ્રક્રિયા ઝોન શું છે તે આપણે તસવીરમાં પણ જોયું છે તે તિરાડની ટોચ પર પદાર્થનો એક રિજન છે જે પરિવર્તનમાંથી પસાર થાય છે જે ફ્રેકચર તરફ દોરી જાય છે તમારા વિઝ્યુલાઇઝેશન ને સહાય કરવા માટે આ ચિત્ર ફરીથી બતાવવામાં આવ્યું છે તમારે ચિત્ર દોરવાની જરૂર નથી ફક્ત નિરીક્ષણ કરો કે ફ્રેકચર પ્રક્રિયા ક્ષેત્ર સિંગયુલર પ્રભુત્વવાળા ક્ષેત્રમાં છે અને જો તમે ખરેખર LEFM ના પ્રિન્સિપલ પર નજર નાખો તો તે જરૂરી નથી કે આપણે ગંભીર તણાવની સ્થિતિ સ્થાપિત કરવા માટે અણુ સ્તરે થતી પદ્ધતિઓને પણ સમજીએ એમ કહીને કે આપણને પણ ખ્યાલ આવવો જોઈએ જો કે આપણે આ મિકેનિઝમ્સ વિશે જેટલું વધુ સમજીશું તેટલું વધુ સારી રીતે આપણે ફ્રેકચર સામેના તેમના રેઝિસ્ટન્સને વધારવા માટે સામગ્રીને ફેશન કરી શકીશું LEFMના દૃષ્ટિકોણથી તમારે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ ફ્રેકચર મિકેનિક્સના દૃષ્ટિકોણથી એક સમજણ ચોક્કસપણે તમને તે સામગ્રીને સુધારવામાં મદદ કરશે જેનો તમે આવી એપ્લિકેશનો માટે ઉપયોગ કરવા માંગો છો અને લોકોનો ખરેખર વિકાસ થયો છે કેટલીક મિશ્રધાતુઓ એવી હોય છે જે તેને બોડી સેન્ટર્ડ ક્યુબિક પ્રકારમાંથી ફેસ સેન્ટર્ડ ક્યુબિક માં બદલી નાખે છે અને આમ ટટ્ટાર થાય છે અને તેઓ ખૂબ ઉચ્ચ સ્તરના તણાવ સાથે ઉભા રહેવા માટે સક્ષમ હશે હવે આપણે જે જોઈશું તે એ છે કે ડુગડેલ મોડલ ની પ્રેરણા શું છે જુઓ ઇરવિન નું મોડલ ખૂબ જ સરળ અને સીધું હતું બીજા પ્રકારના મોડલ ની જરૂર હોવી જોઈએ અને ડુગડેલે કેવી રીતે સંપર્ક કર્યો છે જુઓ ઇલાસ્ટિક પૃથ્થકરણ તિરાડની ટોચ પર સિંગ્યુલર તણાવની આગાહી કરે છે જે ચોક્કસપણે અવાસ્તવિક છે અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો તેથી આપણે તે કરી રહ્યા હતા એટલું જ નહીં ઇલાસ્ટિક પૃથ્થકરણ કરવું ખૂબ જ સરળ હતું તેથી આમાંના કેટલાક પાસાઓને પકડવા માટે 1960માં ડુગડેલ અને 1962માં બેરેનબ્લાટે સ્વતંત્ર રીતે રજૂ કર્યું હતું જેને તિરાડની ટોચથી વિસ્તૃત યીલ્ડ અથવા સુસંગત સ્ટ્રીપ ઝોન તરીકે ઓળખવામાં આવે છે તેઓ ખૂબ જ લોકપ્રિય છે ફ્રેકચર મિકેનિક્સ સાહિત્યમાં યીલ્ડ પટ્ટી મોડલ એ ખૂબ જ લોકપ્રિય મોડલ છે અને આને ડુગડેલ તેમજ બેરેનબ્લાટ દ્વારા આગળ વધારવામાં આવ્યું હતું ક્રેક ટિપની આગળ સંભવિત ફ્રેક્ચર સપાટીઓનું ઉદઘાટન એક સંયોજક સ્ટ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે અને ડુગડેલે શું કર્યું તેમણે તે સ્ટ્રેસને સામગ્રીના સ્ટ્રેસને યીલ્ડ આપવા માટે લીધો જ્યારે આપણે ડુગડેલ મોડલ વિકસાવીશું ત્યારે આપણે એ પણ જોઈશું તે ઘણી ધારણાઓ કરશે તે પ્લેન સ્ટ્રેસ માટે લાગુ પડે છે અને સામગ્રી ઇલાસ્ટિક સંપૂર્ણ પ્લાસ્ટિકનું પાલન કરે છે જ્યારે આ બધી શરતો સંતોષાય છે ત્યારે તેનું મોડલ વાજબી રીતે આગાહી કરે છે કે તિરાડની ટોચ પર શું થાય છે ડુગડેલ મોડલ ની પ્રેરણા સુસંગત ક્ષેત્રનું વિસ્તરણ એ શરત દ્વારા નક્કી કરવામાં આવે છે કે તણાવ નોન સિંગ્યુલર છે તેથી હું જેની કદર કરીશ તે એ છે કે તમે પાછા જાઓ અને સિમેટ્રિક લોડિંગ ને આધિન તિરાડ માટે આપણે જે પણ પ્રકારના તણાવ તીવ્રતા પરિબળને વિકસાવ્યું છે તે ગમે તે પ્રકારનું હોય તેને યાદ કરો આપણે તે અભિગમનો ઉપયોગ અમારા માટે ડુગડેલ મોડલ માં પ્લાસ્ટિક ઝોન ની લંબાઈ શોધવા માટે કરીશું તમારે તે એક્સપ્રેશન ની જરૂર છે જાઓ અને તેને યાદ કરો અને પછીના વર્ગ માટે આવો તમારે એ પણ નોંધવું પડશે કે ડુગડેલ અને બેરેનબ્લાટ ના અભિગમ વચ્ચે દેખીતી સમાનતાઓ છે જેના કારણે સંશોધકોએ તેને બેરેનબ્લાટ ડુગડેલ તિરાડ સિદ્ધાંત તરીકે ઓળખાવી છે એ પણ એક અભિપ્રાય છે લોકો આ વાત સ્વીકારતા નથી આપણે જોવું પડશે શા માટે કારણ કે તમારે તેઓએ જે ભૌતિક ધોરણે ઉપયોગ કર્યો છે તેના આધારે તફાવત પાડવો પડશે ડુગડેલ અને બેરેનબ્લાટ ના આ બે અભિગમોમાં તેઓએ જે ભૌતિક આધારનો ઉપયોગ કર્યો છે તે અલગ છે તમે એવી દલીલ ન કરી શકો કે અંતિમ પરિણામ સમાન છે બંને સમાન છે ડુગડેલ અભિગમ મેક્રોસ્કોપિક પ્લાસ્ટિસિટી સિદ્ધાંત પર આધારિત છે અને બેરેનબ્લાટ મોલેક્યુલર કોહેઝન પર આધારિત છે તેથી આ વર્ગમાં આપણે જે જોયું છે તે એ છે કે આપણે મોડ I મોડ II અને મોડ III માટે તિરાડની ટોચ પર પ્લાસ્ટિક ઝોન ના અંદાજિત આકાર જોયા છે અને મેં માત્ર મોડ III ની પરિસ્થિતિ માટે જ ધ્યાન દોર્યું હતું તમારી પાસે ગોળાકાર તરીકે પ્લાસ્ટિક ઝોન નો આકાર છે શરૂઆતના કેટલાક પુસ્તકોમાં લોકોએ ચર્ચાના હેતુઓ માટે હું લોડ કરું છું તે મોડ માટે પણ આ વર્તુળાકાર આકારનું તારણ કાઢ્યું છે જે સંપૂર્ણ રીતે સાચું નથી આપણને જે મળ્યું છે તે અંદાજિત આકાર પણ ફક્ત એક અંદાજિત છે જે તમારે ધ્યાનમાં રાખવું પડશે કારણ કે આકાર મેળવવા માટે તમારે વિગતવાર ગણતરી કરવી પડે છે તેથી તમારે ભારની પુનઃવહેંચણી કરવી પડશે અને આપણે ઇરવિન ની પદ્ધતિના કિસ્સામાં જોયું છે કે તિરાડ ધરી સાથે પ્લાસ્ટિક ઝોન ના વિસ્તરણને કેવી રીતે શોધી શકાય તેના આધારે તેમણે એ પણ પૂરું પાડ્યું હતું કે મૂળ તિરાડની લંબાઈમાં કઈ રીતે ફેરફાર કરવાની જરૂર છે પછી આપણે SSY ના અંદાજો શું છે તે સમજવા આગળ વધ્યા અને છેવટે આપણે જોયું કે ડુગડેલ ના મોડલ ની પ્રેરણા શું છે આભાર